હમણાં સુધી અમે પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થાને સપાટ સપાટી પરની ઘટના ઉર્જાનો અભ્યાસ કર્યો હતો અને અમે આજ સુધી વાતાવરણની અસરો અંગે વિચારણા કરી નથી આપણું વાતાવરણ ખૂબ મહત્વની ભૂમિકા કેવી રીતે ભજવે છે સપાટ પ્લેટ પર પડેલી ઉર્જાની માત્રા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે હવે આના જેવા ગ્લોબનો વિચાર કરો હું આશરે ગ્લોબ દોરીશ અને પૃથ્વીનું કેન્દ્ર તેના જેવું મુકીશ અને હું વિષુવવૃત્ત પ્લાન દોરી રહ્યો છું અને કેન્દ્રમાંથી હું આ જેવા રસિક સ્થાન દ્વારા એક રેખા દોરીશ આ ખરેખર ઝેનિથ અક્ષ છે તેથી આ અક્ષ ખરેખર તે ઝેનિથ અક્ષ છે જે આપણે જોઈ રહ્યા છીએ આ અક્ષાંશ કોણ છે અને આ રસિક સ્થાન છે અને રસિક સ્થાન પર ચાલો આપણે આડી ફ્લેટ પ્લેટ મૂકીએ તેથી મેં આની જેમ આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર મૂક્યું છે તે પીવી પેનલ હોઈ શકે છે હવે અમે આ ફ્લેટ પ્લેટ કલેક્ટર પર આવી રહેલ ઉર્જાનો અંદાજ લગાવીએ છીએ અને આ બધા સમય અમે કોઈ વાતાવરણીય અસરોને ધ્યાનમાં લીધા વિના કરી રહ્યા છીએ અને તેથી અહીંની ઘટના ઉર્જા એક્સ્ટ્રા પાર્થિવ ઉર્જા જેવી જ હશે જે નોંધપાત્ર રીતે વધારે છે વાતાવરણની અસરો ચિત્રમાં આવવા સાથે કારણ કે વાતાવરણ ઘટના ઉર્જાના મોટા ભાગને નોંધપાત્ર રીતે શોષી લે છે હવે હું આ રીતે બાહ્ય વાતાવરણ દોરું તેથી લીલો તેથી આ બાહ્ય વાતાવરણ છે અને બાહ્ય વાતાવરણ મોટે ભાગે ઓઝોન છે તેથી મેં ખરેખર લીલા રંગમાં જે બતાવ્યું છે તે ઓઝોન સ્તર હશે અને તમારી પાસે પૃથ્વીની સપાટી સુધીનું વાતાવરણ છે ઉચ્ચ આવર્તન ઘટના કિરણોત્સર્ગને શોષી લેવામાં ઓઝોન સ્તર પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ અને દૃશ્યમાન રેડિયેશનની ઉંચી આવર્તન ત્યાં ઓઝોન સ્તર દ્વારા નોંધપાત્ર રીતે શોષણ થાય છે તેથી તમને ઘટનાના કિરણોત્સર્ગમાં ડૂબવું મળશે માત્ર ઓઝોન સ્તરને લીધે જ નહીં પરંતુ વાદળો જેવા અન્ય પ્રભાવોને કારણે પણ તમારી પાસે જળ બાષ્પ અને અન્ય વાયુઓ છે તેથી આ કેટલું ઉત્તેજનકારક પરિબળ છે જે આ ઘટના રેડિયેશનમાં ઘણું ધ્યાન આપશે જે ખરેખર આ ફ્લેટ પ્લેટ કલેક્ટર પર થશે હવે હવાના સમૂહની એક ઉભી કોલમ છે હવે આ હવાના સમૂહની ઉભી કોલમ છે અને આ તે છે જે આ ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે ખરેખર એક ફિલ્ટરનું કારણ બને છે તો અહીં શું પડી રહ્યું છે હવે આ તે ઘટના કિરણોત્સર્ગ છે જે નીચે આવી રહ્યું છે ઘટના અંતર્ગત જે બાહ્ય વાતાવરણમાં આવી રહ્યું છે તેથી મોટાભાગની વાતાવરણીય અસરો વિના અમે H0 ને ધ્યાનમાં લીધું હતું તેથી તે લગભગ H0 જેટલું બરાબર હશે કારણ કે પૃથ્વીના કેન્દ્રથી સૂર્યના અંતરની તુલનામાં આ અંતર ખૂબ જ નાનું છે અને તેથી અમે સુરક્ષિત રીતે કહી શકીએ કે આ ઘટના અહીં ઉર્જા H0હશે તેથી આ ઉશ્કેરણી તે વાતાવરણમાંથી પસાર થાય છે તેથી આ કહેવું જોઈએ કે આપણે દિવસ દીઠ મીટર ચોરસ કિલોવોટમાં કલાકોની ઉર્જા કહીએ કારણ કે તે વાતાવરણમાંથી પસાર થતાં તમે જોશો કે તેનો નોંધપાત્ર ભાગ શોષાય છે ઓઝોન સ્તર પણ ઉર્જાના ભાગને શોષી લેશે હકીકતમાં અલ્ટ્રાવાયોલેટ આવર્તન શ્રેણી અને ટૂંકી તરંગલંબાઇ ઉર્જાને અનુરૂપ ઇન્સોલેશન ઉર્જાઓ ઓઝોન સ્તરમાં સમાઈ જાય છે અને તમે પાણીની વરાળ વાદળો એરોસોલ્સ ધૂળ નીચે આવે છે તે બધા વિચારસરણીનું કારણ પણ બનશે અને ખરેખર જે ફ્લેટ પ્લેટ કલેક્ટર પર પડી રહ્યું છે તે ખૂબ નાનું હશે અને આપણે તેને Ha તરીકે કહીશું Ha વાતાવરણીય અસરોવાળા ફ્લેટ આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પરની ઘટના ઉર્જા છે અને સ્પષ્ટ છે કે Ha દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કિલોવોટ કલાકમાં H0 કરતા ઓછું હશે તે ખરેખર વાતાવરણીય પ્રભાવો વિનાની એક છે જેની સાથે આપણે પહેલાથી જ વ્યવહાર અને ચર્ચા કરી છે વાતાવરણને લીધે કોઈ ધ્યાન નથી અને આ બહારની દુનિયાના ઉર્જા અથવા પૃથ્વીના બાહ્ય વાતાવરણમાં અથવા બહારના વાતાવરણમાં બનતી ઘટનાના ઉદ્ગમ સમાન છે જ્યારે Ha એ વાતાવરણીય અસરો અથવા વાતાવરણીય શોષણ સાથેના આકર્ષક ફિલ્ટર તરીકે કામ કરતી વાતાવરણીય અસરવાળા ફ્લેટ પ્લેટ કલેક્ટર પરની ઘટના ઉર્જા છે અહીંનું ચિત્ર સૂર્યની વર્ણપટ્ટી ઇન્દ્રિયતા દર્શાવે છે આ નેનોમીટર દીઠ મીટર ચોરસના વોટમાં ઇરેડિયન્સમાં એક્સ્ટ્રા પાર્થિવ સ્પેક્ટ્રલ છે આપણે આ ગ્રાફ અગાઉ જોયો છે એક્સ અક્ષ એ નેનોમીટરમાં તરંગલંબાઇ છે અને વાય અક્ષ છે નેનોમીટર દીઠ મીટર ચોરસ દીઠ વોટમાં સ્પેક્ટરલ ઇરેડિયન્સ પી ત્વરિત ઇરેડિયેશન પર વાતાવરણની અસરોનો અભ્યાસ કરવા માટે પ્રારંભ કરવા માટે આ એક ખૂબ સારી જગ્યા છે પૃથ્વીના બાહ્ય વાતાવરણની ધાર પર બનેલી સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ આ કંઈક છે આ એક્સ્ટ્રા પાર્થિવ ઇરેડિયન્સ છે અને જ્યારે તે આપણા વાતાવરણમાંથી પસાર થશે ત્યારે શું થશે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ણપણાત્મક વિકૃતિ એટેન્યુએશનની પ્રક્રિયામાંથી પસાર થશે વાતાવરણ એક વિશિષ્ટ ફિલ્ટરનું કાર્ય કરશે અને તમે વાતાવરણમાંથી પસાર થયા પછી બહોળા પ્રમાણમાં ઘટાડો સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ પેટર્ન જોશો અને તે જ અમને જોવા અને અભ્યાસ કરવાનું ગમશે જો હું વાતાવરણીય વાતાવરણમાંથી પસાર થયા પછી વર્ણપટની ઇરેડિયન્સ પેટર્નને સુપરપોઝ કરું છું તે વાતાવરણમાં વિવિધ પરિબળોને લીધે તલસ્પર્શી થઈ જાય પછી આપણે પેટર્નને કંઈક આ રીતે જુએ છે લાલ રંગમાંનું એક તે છે જે તે વાતાવરણીય અસર સાથે છે કાળા રંગમાંનું એક બહારનું પાર્થિવ વર્ણપટ્ટી છે અને તમે જુઓ છો કે વાતાવરણમાંથી પસાર થયા પછી ધ્યાનની નોંધપાત્ર માત્રામાં છે અને આ વિકૃતિ છે જે માપવામાં આવે છે અથવા પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થયા પછી પૃથ્વીની સપાટી પર સમુદ્ર સપાટી પર માપી શકાય તેવું છે આપણે જાણીએ છીએ કે આપેલ સ્થાને આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉર્જાની ઘટનાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે એક તે સ્થાન અને સ્થાન છે જે આપણી પાસે ત્રણ મહત્વપૂર્ણ પરિમાણો છે એક અક્ષાંશ છે અને આપણે જોઈએ છીએ કે ઘટના કિરણોત્સર્ગ પર નોંધપાત્ર અસર થાય છે ત્યાં રેખાંશ છે મેરિડીયન છે તે અર્થમાં પણ નોંધપાત્ર અસર કરે છે કે દૈનિક ફેરફારો રેખાંશની સ્થિતિને કારણે છે અને ભૌગોલિક પરિસ્થિતિઓ અને રૂપરેખાઓની દ્રષ્ટિએ અસર તરીકે પરોક્ષ રીતે ત્રીજા ક્રમમાં સરેરાશ દરિયા સપાટીથી ઉંચાઇ એ છે આ અંતિમ કિરણોત્સર્ગ પર પણ અસર કરે છે જે ફ્લેટ પ્લેટ કલેક્ટર પરની ઘટના છે સ્થાન ઉપરની ઉlભી સ્તંભમાં હવાનું પ્રમાણ અથવા હવાનું પ્રમાણ એ જ્યારે કિરણોત્સર્ગ કલેક્ટર સુધી પહોંચે ત્યારે કોઈની અપેક્ષા કરી શકાય તેટલું ધ્યાન નક્કી કરે છે તેથી સ્થાનની સપાટી પર બનતી ઉર્જાની માત્રા પર પણ આની નોંધપાત્ર અસર પડે છે હવે બીજો મહત્વનો મુદ્દો તે સમયનો છે આ સમયનો કોણ છે આપણે જોયું છે કે તે અસરકારક છે વર્ષનો સમય જે ઘટીને આપણે તેની અસર પણ જોઇ છે અને સંગ્રાહકનું કોણ ટિલ્ડ β કર્યું છે આપણે આ અસર પણ જોઇ છે નોંધ લો કે આ બધાં પરિબળો કે જે આપણે અહીં સૂચિબદ્ધ કર્યા છે તે નિરોધક પરિબળો છે અમે ગોળાકાર ભૂમિતિનો ઉપયોગ કરીને આ બધા પરિમાણો અને ઘટનાના વિકિરણ પરની તેની અસરોને ખૂબ જ સચોટ રીતે નિર્ધારિત કરી શકીએ છીએ જો કે પાંચમા મહત્વપૂર્ણ પરિમાણ કે જેની હવે આપણે ચર્ચા કરીશું તે સ્થાનિક વાતાવરણ છે સ્થાનિક વાતાવરણીય પરિસ્થિતિઓ પર નોંધપાત્ર અસર પડે છે અને આના પરિણામે આપેલા સ્થાને આડી ફ્લેટ પ્લેટ કલેક્ટરની ઉપર ઉભી સ્તંભની ઉંચાઇની ક્ષમતા પર અસર પડશે તેથી આ નિરોધક નથી સંભવત તે પ્રકૃતિમાં વળગી રહે છે તેમાં ઘણી બધી આંકડાશાસ્ત્ર સામેલ છે જો કે ત્યાં એક પ્રકારનું પુનરાવર્તન ચક્ર છે જે વર્ષો પછીના કોઈ પણ દિવસે બને છે અને તે તે છે જેનો અર્થ આપણે પૃથ્વીની સપાટી પર પહોંચતા પહેલા સ્પેક્ટ્રલ ઇરેડિયેશનના ધ્યાન પર સ્થાનિક વાતાવરણની અસરનો અંદાજ કાઢવા માગીએ છીએ આપેલા વિસ્તારમાં પૃથ્વીની સપાટી પર ઉચકેલી પ્લેટ કલેક્ટરની ત્યાં વિવિધ વાતાવરણીય પરિબળો છે જે વર્ણપટના ઇરેડિયન્સના સ્પેક્ટ્રલ વિવિધ ઘટકોને આકર્ષિત કરે છે અથવા શોષી લે છે પ્રથમ અને મુખ્ય પરિબળોમાંનું એક ઓઝોન સ્તર છે ટોચનો એક સ્તર મુખ્યત્વે ઉચ્ચ આવર્તન ઘટકોને શોષી લે છે તેથી નીચી તરંગલંબાઇ અથવા ઉચ્ચ આવર્તન ખૂબ ઉંચી આવર્તન સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ ઘટકોમાં નોંધપાત્ર અટકણ હશે તેથી જો તમે આ વિસ્તારો જોશો કે જ્યાં મેં તેને પીળો રંગ આપ્યો છે તો ધ્યાન આકર્ષિત કરવા માટેનું પ્રબળ પરિબળ ઓઝોન હશે આ અલ્ટ્રાવાયોલેટમાં મોટે ભાગે ઉંચી દૃશ્યમાન શ્રેણી માટેનું ઉચ્ચ આવર્તન ઘટક છે અને જો તમે આવર્તન અથવા તરંગલંબાઇમાં ઉંચા જાઓ છો તો ત્યાં અન્ય વાયુઓ વાદળો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના વરાળને કારણે ધ્યાન આપવામાં આવે છે અને તમે કદાચ જોઈ શકો છો અહીં કેટલીક ઉંડી પટ્ટીઓ છે જ્યાં આ બેન્ડમાં વિશિષ્ટતા લગભગ શૂન્યથી નીચે નોંધપાત્ર છે આ નિશાનો જ્યાં મેં લીલોતરીનો સંકેત આપ્યો છે તે કલેક્ટરની ઉપરના ઉભા સ્તંભમાં પાણીની વરાળની સામગ્રીને કારણે છે તેથી તમે જોશો કે સ્પેક્ટ્રમ ઇરેડિયન્સ ઘટકોનો ઇન્ફ્રારેડ ભાગનો મોટો ભાગ કાઢી નાખવામાં આવે છે પાણીની વરાળની હાજરીમાં ફિલ્ટર થઈ જાય છે અલબત્ત તે અહીં જ નથી કે જળ બાષ્પ શોષક તરીકે કાર્ય કરે છે પરંતુ આ પ્રદેશોમાં પણ પાણીના વરાળ એ વર્ણનાત્મક ઇરેડિયન્સ ઘટકોના શોષણ અને વિશિષ્ટતા લાવવાના એક પરિબળો છે તેથી તમે કહી શકો છો કે ઉચ્ચ આવર્તન ઘટકો મુખ્યત્વે ઓઝોન છે અને પછી ત્યાં આ ઉંચાઇમાં ઇન્ફ્રારેડ પ્રદેશમાં પાણીની વરાળની માત્રા છે અને દૃશ્યમાન પ્રકાશના ક્ષેત્રમાં પણ આ નારંગી શેડવાળા વિસ્તારમાં અને નારંગી છાયામાં વહેંચાય છે અહીં મેઘ કવર ધૂળને કારણે ધૂળની છૂટાછવાયા તેથી મને સૂચિમાં મૂકવા દો પરિબળો વાદળો અને છૂટાછવાયા અને વેરવિખેરની સૂચિ દો તમે ધૂળ અને અન્ય સૂક્ષ્મ પદાર્થો પર જાઓ જે વાતાવરણમાં સ્થગિત છે પછી તમે જળ બાષ્પ હોય છે જે શોષણનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે અને તેથી વાતાવરણમાં વર્ણપટ્ટી ઇરેડિયન્સ અને અન્ય તમામ વાયુઓમાં ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પણ શામેલ છે જે વર્ણનાત્મક ઇરેડિયન્સને કેટલાક અંશે સ્પેક્ટરલ ઇરેડિયન્સના ઘટકો શોષી લે છે